ક્લાઉડ કમ્પ્યુટિંગ પરની આપણી ચર્ચા આગળ વધારી એમાં આજે આપણે ઓપન સ્ટેક નામ ના ઓપન સોર્સ કલાઉડ વિશે ચર્ચા કરશું તો શરૂઆતમાં આપણે સંક્ષેપમાં વિહંગાવલોકન કરશું અને પછી તેનો એક નિદર્શન જોઈશું કે ઓપન સ્ટેક વાપરીને આપણે કઈ રીતે VM ની વ્યવસ્થા પુરી પાડી શકીએ ઓપન સ્ટેકનો પ્રાથમિક ઉપયોગ IaaS એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પ્રકાર ની કલાઉડ સર્વિસ પૂરી પાડવા માટે થાય છે ઓપન સ્ટેક એક ખૂબ પ્રખ્યાત ઓપન સોર્સ ક્લાઉડ છે જે તમે ચોક્કસ પ્રકારના હાર્ડવેર માટે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો અને IaaS પ્રકારના ક્લાઉડ ની કામગીરી જોઈ શકો છો ઓપન સ્ટેક એક ક્લાઉડ ઓપરેટિંગ સિસ્ટમ છે જે ડેટા સેન્ટર દ્વારા કમ્પ્યુટ અને નેટવર્કિંગ ના સંસાધનો ના વિશાળ સમૂહ ને નિયંત્રિત કરે છે ડેશબોર્ડ નો ઉપયોગ કરીને એડમિનિસ્ટ્રેટર ને અંકુશ આપવામાં આવે છે અને વિવિધ સંસાધનો પૂરા પાડીને યુઝર્સને ક્ષમતા અપાય છે અહીં પાયાના સ્તર પર બેર મેટલ રીસોર્સીસ અને ઇન્સ્ટોલ કરી શકો અને તેને વસ્તુઓની જોગવાઈ આપી શકો અહીં આઇઆઇટી ખડગપુરમાં અમે આનો ઉપયોગ મેઘમાલા નામનું એક પ્રાયોગિક ક્લાઉડ બનાવવા માટે કર્યું છે જે ઓપન સ્ટેક પર આધારિત છે અને તેને બ્લેડ સર્વર પર ઇન્સ્ટોલ કર્યું છે ઓપન સ્ટેક ને તમે PC પર પણ ઈન્સ્ટોલ કરી શકો અહીં અમે તેને PC પર ઇન્સ્ટોલ કરી વિદ્યાર્થીઓના નાના નાના પ્રોજેક્ટ માટે પણ તેનો ઉપયોગ કર્યો છે આમ કરવાથી IaaS ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ કલાઉડ કેવી રીતે કામ કરે છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેનો અંદાજ આવે છે તો જ્યાં ઓપન સ્ટેકની ક્ષમતાની વાત છે તો તે બધી જ પ્રકારની સર્વિસ પૂરી પાડી શકે છે પણ આપણે તેનો ઉપયોગ પ્રાથમિક રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ તરીકે કરીએ છીએ અહીં આપેલ રેખાંકન માં સૌથી નીચે IaaS છે જેમાં કમ્પ્યુટનેટવર્ક સ્ટોરેજ વગેરે છે તેના પાયા ઉપર PaaS છે અને સૌથી ઉપર SaaS છે જે બ્રાઉઝર કે તેના જેવી બીજી પાતળી નિયંત્રણ રેખા ક્લાયન્ટને આપે છે તો એક ક્લાઉડ સર્વિસ નું પિરામિડ આકાર નું બંધારણ સામાન્ય રીતે આ પ્રકારનું હોય છે જેને ઇન્ટરનેટ દ્વારા વાપરી શકાય છે તો આમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ CPU RAM સ્ટોરેજ ડેટા સેન્ટર નેટવર્ક વગેરે જેવી ભૌતિક સર્વિસ પૂરી પાડે છે તેના ઉપર સર્વિસ ડેવલપ કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને તે ઉપર સોફ્ટવેરની સર્વિસ પૂરી પાડે છે IaaS ના દ્રષ્ટીકોણ થી જો આપણે ઓપન સ્ટેક ની ક્ષમતા વિષય જોઈએ તો તે જ્યારે માગણી આવે ત્યારે VM પૂરું પાડી શકે છે અહીં પ્રોવિઝનીગ ની જોગવાઈ છે તો તમે વર્ચ્યુઅલ મશીન અને બીજી ફાઇલ માટે સ્ટોરેજ મેળવી શકો આ મલ્ટીટેનન્સી ને પણ સપોર્ટ કરે છે એટલે કે અહીં વિવિધ પ્રોજેક્ટ અને યુઝર્સ માટે નિયત હિસ્સો હોય છે તેમજ યુઝર્સને એક કરતાં વધુ પ્રોજેક્ટ સાથે સાંકળી શકાય છે અહીં તમને કલાઉડ નો પૂરેપૂરો અનુભવ મળે છે અને આ ઓપન સોર્સ હોવાથી તમારી પાસે એડમિનિસ્ટ્રેટીવ અને ભૌતિક એમ બંને પ્રકારના અંકુશ રહે છે આ વ્યક્તિગત રીતે કામ કરતાં યુઝરગ્રુપ કે લેબ માટે ખૂબ પ્રખ્યાત છે વિદ્યાર્થીઓ માત્ર બે PC કે લેપટોપ વાપરીને પણ ઓપન સ્ટેક ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો અભ્યાસ કરી શકે છે આગળ જણાવ્યું તેમ કલાઉડ માં સંસાધનો ની દેખરેખ પાવર ની જાળવણી ગ્રીન ક્લાઉડ વગેરે પર સારા પ્રમાણમાં શોધખોળ ચાલી રહી છે આમ લેબોરેટરીના સ્તર પર થતા ઓપન સોર્સ ક્લાઉડ ના અમલીકરણથી ક્લાઉડ ના વિવિધ પરિબળો નો અનુભવ અને તે પર ના પ્રયોગો કરવામાં સહાય મળે છે આથી ઓપન સ્ટેક ખૂબ લોકપ્રિય ઓપન સોર્સ ક્લાઉડ છે ઓપન સ્ટેકનો ઇતિહાસ જોઇએ તો તે NASA અને Rackspace ના સહયોગથી શરૂ થયું હતું જે વિવિધ પ્રોજેક્ટ મોડ માંથી પસાર થયું છે તે 2010 ની આસપાસ શરૂ થયું અને ત્યારથી અત્યાર સુધીના વર્ષોમાં આપણને નિયમિત પ્રકાશન મળતા રહ્યા છે તમે જોશો તો તેની શરૂઆત ઓસ્ટીન નામના પ્રોજેક્ટ થી થઈ હતી અને તે ન્યુટ્રોન પાઈક અને ક્વીન્સ જેવા પ્રોજેક્ટ માં વપરાયું છે તો આપણે ઓપન સ્ટેકનું સમગ્ર આર્કિટેક્ચર જોઈએ અહીં બે ઘટકો છે પ્રોજેક્ટ અને તે દ્વારા પૂરી પડાતી સર્વિસ જેમકે હોરાઇઝન એ ઇમેજ સર્વિસ છે અહીં વિવિધ પ્રકારની ઈમેજ સર્વિસીઝને ઓપન સ્ટેક માં રાખી શકાય છે સીન્ડર જેમ બ્લોક સ્ટોરેજ માટે છે તે રીતે સ્વીફ્ટ સર્વિસ પૂરી પાડે છે તો આમ ક્લાઉડમાં જે સર્વિસ ની જરૂરિયાત હોય છે તે બધી જ અહીં ઓપન સ્ટેક માં છે આ બધી અલગ અલગ પ્રોજેક્ટ મોડમાં વિકસાવાઈ છે પરંતુ તે એક જૂથ માં ઉપલબ્ધ છે આથી આપણે જ્યારે ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે આ બધાનો ઉપયોગ કરી શકીએ છે આ પ્રકારના ઓપન સોર્સ કલાઉડ નો ઉપયોગ કરી તમે તમારા પોતાના પરિસરમાં ક્લાઉડ ના કાર્ય નો અનુભવ મેળવી શકો છો તો કલાઉડ માટે આખું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે માળખું ખરીદવા કરતા ઉપલબ્ધ માળખાનો ઉપયોગ કરીને ઓપન સ્ટેક કે અન્ય ઓપન સોર્સ ક્લાઉડ વાપરવું ઘણું સસ્તું પડે છે અહીં આપેલ રેખાકૃતિ માં જોઈએ તો પ્રમાણભૂત હાર્ડવેર આધાર સ્તંભ છે તે પછી ઓપન સ્ટેક ની શેર્ડ સર્વિસ છે અને પછી કમ્પ્યુટ નેટવર્કિંગ અને સ્ટોરેજ જેવી સર્વિસીસ છે અને તેનો ઓપન સ્ટેક ડેશબોર્ડ તેમજ આપણે જે સર્વિસીઝની વાત કરી તે છે યુઝર એપ્લિકેશન અહીં ઉપરથી આવે છે અને APIs ના સ્વરૂપમાં અહીં ઉપલબ્ધ સર્વિસનો ઉપયોગ કરીને જે તે કાર્ય પૂરું પાડે છે અહીં હું જણાવીશ કે અહીં ઉપયોગમાં લીધેલા મોટાભાગના રેખાંકનો અને અન્ય સ્રોત અમે ઓપન સ્ટેકની સાઇટ તથા બીજા સ્રોતમાંથી લીધા છે તો અહીં જણાવ્યું તે મુજબ હોરાઇઝન એ મુખ્ય ઘટકો છે તો આપણે આ ઘટકો વિશે ટુંક માં જોઇશું એક મુશ્કેલ ઘટક કે સર્વિસ છે કમ્પ્યુટ અને પ્રોજેક્ટ છે નોવા પ્રોજેક્ટ તે કમ્પ્યુટ ના ઉદાહરણ ની લાઈફ સાઈકલ નું વિઘટન કરવું સમાવિષ્ટ છે તો અહીં VM નું શિડયુલિંગ VM નું સ્પોનિંગ અને VM નું વિઘટન એ બધું જ માંગણી મુજબ કરવું એ પ્રાથમિક કાર્ય છે તે આખી કમ્પ્યુટ સાયકલનું વ્યવસ્થાપન કરે છે એક સામાન્ય ક્લાઉડ એન્વાયરમેન્ટમાં વિવિધ કન્ફિગરેશન વાળા VM ના વિવિધ ગુણધર્મોનો આપણે અનુભવ કરી શકીએ છે અહીં યુઝર ડેશબોર્ડ ના માધ્યમ વડે રિક્વેસ્ટ મોકલશે અને ક્લાઉડનો કંટ્રોલર કે મેનેજર યુઝરની જરૂરિયાતને આધારે વિવિધ VM ની ફાળવણી કરે છે અહીં એક ક્ષણીક સ્ટોરેજ અને એક સતત સ્ટોરેજ મળે છે જે VM સાથે સાંકળી શકાય છે જે નોવા સર્વિસનો ઉપયોગ કરીને થઈ શકે છે અહીં બીજો ઘટક જોઈએ જ્યાં નેટવર્કિંગ ની સર્વિસ છે જે ન્યુટ્રોન પ્રોજેક્ટ દ્વારા પુરી પડાય છે તે બીજી ઓપન સ્ટેક સર્વિસ જેમકે ઓપન સ્ટેક કમ્પ્યુટ માટે નેટવર્ક કનેક્ટિવિટી એઝ અ સર્વિસ પૂરું પાડે છે જો તમારી પાસે બીજી કોઈ ઓપન સ્ટેક સર્વિસ જેમ કે કમ્પ્યુટ કે નોવા સ્ટોરેજ સર્વિસ વગેરે છે તો આ ન્યુટ્રોન કે નેટવર્કિંગ ઓપન સ્ટેક ના આ બીજા ઘટકોને નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડે છે તે યુઝર્સને નેટવર્ક અને તે માટેના અટેચમેન્ટ વ્યાખ્યાયિત કરવા માટે APIs પુરા પાડે છે જો તમે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોશો તો અહીં મુખ્યત્વે બે પ્રકારના નેટવર્ક છે એક કલાઉડ માટે આંતરિક કે ઇન્ટર્નલ નેટવર્ક છે જ્યારે બીજું બાહ્ય કે એક્સટર્નલ નેટવર્ક છે આગળ જણાવ્યું તેમ અમારી સંસ્થામાં મેઘમાલા નામનો ઓપન સોર્સ ક્લાઉડ છે તે એક પ્રાયોગિક સ્તરનું ક્લાઉડ છે જેનો ઉપયોગ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા તેમની કમ્પ્યુટિંગ જરૂરિયાતો માટે થાય છે અહીં આપણે તેનું ઉદાહરણ અને તે કેવી રીતે થાય છે તે જોશું અહીં તેની પાસે કલાઉડ માટેનું એક આંતરિક નેટવર્ક છે અને IIT નું નેટવર્ક તેના માટે બાહ્ય નેટવર્ક છે આ સંસ્થાના પરિસરની અંદર રહેલું ક્લાઉડ છે આથી બહારના વિશ્વમાંથી તેનો ઉપયોગ થઈ શકતો નથી પણ કલાઉડ ની પોતાની પાસે તેના વિવિધ ઘટકો વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે એક આંતરિક વ્યવસ્થા છે અને બાહ્ય નેટવર્ક સાથે જોડાણ માટે બાહ્ય લિન્ક છે આ ન્યુટ્રોન ના પ્રકાર ની સર્વિસ ઉપર આધારિત છે જો તમે ઓપન સ્ટેક વાપરી રહ્યા હો તેમાં એક પ્લગેબલ આર્કિટેક્ચર છે જે ઘણા જાણીતા નેટવર્કિંગ વેન્ડર અને ટેકનોલોજી ને સપોર્ટ કરે છે એટલે કે તે જુદા જુદા નેટવર્કિંગ વેન્ડર અને ટેકનોલોજી ની વચ્ચે વાપરી શકાય છે પછી છે સ્ટોરેજ સર્વિસ જે સ્વીફ્ટ કરી શકે છે RESTFul એ http આધારિત api છે જે ડેટા રેપ્લિકેશન આર્કિટેક્ચર છે તે સાદુ ફાઈલ સર્વર નથી

આ કિસ્સામાં તે અનેક ડિવાઇસ પર ઓબ્જેક્ટ અને ફાઈલ ને લખે છે અને ખાતરી આપે છે કે સર્વરના ક્લસ્ટરમાં ડેટાની નકલ થઈ છે તમને યાદ હશે કે જ્યારે આપણે ક્લાઉડ પર ના ડેટા કે ડેટા સર્વિસીઝની વાત કરી ત્યારે આપણે એ ચર્ચા કરી હતી કે ફોલ્ટ ટોલરન્ટ બનાવવા માટે ડેટા ની નકલ કઈ રીતે લખાય છે અહીં ડેટા ની નકલ ત્રણ જગ્યાએ રાખવામાં આવે છે એટલે જ્યારે પણ રાઇટ ની ખાતરી આપવા માટે આ પ્રકાર નું માળખું પુરું પાડે છે એક બીજા પ્રકારની સ્ટોરેજ સર્વિસ છે બ્લોક સ્ટોરેજ જે સીન્ડર દ્વારા પૂરી પડાય છે તે રન થઇ રહેલા વર્ચ્યુઅલ મશીન ને સતત બ્લોક સ્ટોરેજ પૂરું પાડે છે અને પ્લગેબલ ડ્રાઇવર આર્કિટેક્ચર પૂરું પાડે છે જેનાથી બ્લોક સ્ટોરેજ યુનિટ ની રચના અને વ્યવસ્થાપન ની સગવડ મળે છે આઇડેન્ટિટી એ કીસ્ટોન પ્રોજેક્ટ નીચેનો એવો ઘટક છે જે સીધો કમ્પ્યુટ કે સ્ટોરેજ નીચે નથી આવતો પણ તેમ છતાં ક્લાઉડ ને વ્યવહારમાં ઉતારવા માટે ખૂબ અગત્યનો છે આઇડેન્ટિટી સર્વિસ એ ઓપન સ્ટેક સર્વિસ માટે ઓથેન્ટિકેશન આપે છે જેમાં આ સર્વિસ કઈ રીતે વ્યાખ્યાયિત થઈ છે વગેરે માહિતી રહે છે પછીનો ઘટક છે ગ્લાન્સ પ્રોજેક્ટ નીચેનો ઈમેજ સર્વિસ ઓપન સ્ટેક જુદા જુદ પ્રકારની ઈમેજીસ કે ઈમેજ સર્વિસને સપોર્ટ કરે છે જેને વિવિધ VM પર લોડ કરી શકાય છે અહીં મારી પાસે જુદા જુદા VM હોઈ શકે અને ઓપરેટિંગ સિસ્ટમની જુદી જુદી ઇમેજ હોઈ શકે અને યુઝર ની જરૂરિયાત મુજબ હું તેને અલગ અલગ VM પર રન કરી શકું આ ગ્લાન્સ માં કરે છે ધારો કે તમારી પાસે કોઈ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ ની જુદી જુદી ઈમેજીસ છે તો કમ્પ્યુટ સર્વિસ યુઝર ની જરૂરિયાત પ્રમાણે આમાંથી કોઈ એક ઇમેજને ઇનસ્ટન્શિયેટ કરશે એટલે કે તેને રન કરશે બીજી સર્વિસ છે સીલોમીટર પ્રોજેક્ટ ની ટેલીમેટ્રિ સર્વિસ જે ઓપન સ્ટેક ક્લાઉડ ને બિલિંગ કરે છે ક્લાઉડ સર્વિસ નું મીટરીંગ કરવા માટે આ અગત્યનું છે આપણા શરૂઆતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કલાઉડ એ મીટર્ડ સર્વિસ છે એટલે કે તેનો જે કંઈ પણ ઉપયોગ થાય તેને માપવામાં આવે છે ઓપન સ્ટેક ક્લાઉડમાં સીલોમીટર કે ટેલીમેટ્રિ સર્વિસ આ મોનીટરીંગ અને મીટરીંગ નું કામ કરે છે તો તમે એડ્રેસ નું બેન્ચ માર્કિંગ કરી શકો સંસાધનો નું કદ વધારી કે ઘટાડી શકો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરી શકો જેમકે તમે જાણવા માંગો છો કે લોડિંગ કઈ રીતે થશે વગેરે તો એ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે અહીં કમ્પ્યુટ સ્ટોરેજ કે નેટવર્કિંગ માં તે સીધો ફાળો નથી આપતુંકે જે કોઈ મોટા ઘટક નો ઉપયોગ કરતું હોય તે છતાં તે અહીં મીટર્ડ સર્વિસ ને વહેવારમાં ઉતારવાની સાથે સાથે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને જે તે કામગીરી માટે નું મૂલ્ય નક્કી કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે જે માત્ર સંસાધનોના ઉપયોગ ના બીલિંગ માટે જ નહીં પણ ભવિષ્યની જરૂરિયાતો સમજવા માટે તેમજ સિસ્ટમના આધાર સ્તંભ ના માળખા માં વધારો કરવાની જરૂરિયાત સમજવા માટે પણ ઉપયોગી છે નિશ્ચિત સમયગાળે આવતી જરૂરિયાત દાખલા તરીકે દરરોજ નો અમુક લોડ છે સપ્તાહના અંત નો લોડ ઓછો છે પણ કોઈ ચોક્કસ સમયે અમુક લોડ છે વગેરે જાણી શકાય છે તો આ સમગ્ર કામગીરી સમજવામાં તેમજ વિવિધ પ્રકારના ડેટા ની જરૂરિયાત સમજવામાં ટેલીમેટ્રિ સર્વિસ ઉપયોગી છે હવે છે ઓપન સ્ટેક નો હોરાઇઝન પ્રોજેક્ટ નીચેનો ડેશબોર્ડ ઘટક તે પાયામાં રહેલી ઓપન સ્ટેક સર્વિસ સાથે ઇન્ટરેક્ટ કરવા માટે એક વેબ બેસ્ડ સર્વિસ પોર્ટલ પૂરું પાડે છે જેમકે કોઈ ઇન્સ્ટન્સ ને લોન્ચ કરવો IP એડ્રેસ ની ફાળવણી કરવી તેમજ એક્સેસ કંટ્રોલ નક્કી કરવો મારા નિદર્શન માં હું બતાવીશ કે અમે આ ઓપન સ્ટેક ડેશબોર્ડનો ઉપયોગ રિસોર્સ મેનેજમેન્ટ કે યુઝર મેનેજમેન્ટ માટે કેવી રીતે કરીએ છીએ દાખલા તરીકે VM ની સોપણી કરવી IP એડ્રેસ ફાળવવું ઈમેજીસ લોડ કરવી વગેરે જેવા બધા જ કાર્યો ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરી શકાય છે તો આ પણ અગત્યનું પાસું છે અને આપણે કહી શકીએ કે એડમિનિસ્ટ્રેટર માટે કલાઉડ ની દેખરેખ રાખવા માટેનો આ ફ્રન્ટ એન્ડ ઇન્ટરફેસ છે ક્લાઉડ ના મેનેજમેન્ટમાં આ ખૂબ મોટે પાયે વપરાય છે જો આપણે આ સમગ્ર આર્કિટેક્ચર તરફ જોઈએ તો અહીં વિવિધ ઘટકો છે સ્વીફ્ટ ઓપન સ્ટેક ઓબ્જેક્ટ ને સ્ટોર કરે છે ગ્લાન્સ ઓપન સ્ટેક ઈમેજ સર્વિસ પૂરી પાડે છે નોવા ઓપન સ્ટેક કમ્પ્યુટ સર્વિસ આપે છે સીન્ડર બ્લોક સ્ટોરેજ આપે છે અને ન્યુટ્રોન ઓપન સ્ટેક નેટવર્કિંગ પૂરું પાડે છે અને કીસ્ટોન ઓપન સ્ટેક આઇડેન્ટિટી સર્વિસ આપે છે તો આમ વિવિધ પ્રકારની સર્વિસ છે અને હોરાઇઝન છે જ્યારે ડેશબોર્ડ સાયબર ડક વગેરે GUI tools છે તો અહીં એ દર્શાવેલું છે કે તેની સમગ્ર કાર્ય પદ્ધતિ કેવી છે ઓપન સ્ટેક મોડ્યુલ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે આ ઓપન સ્ટેક મોડ્યૂલમાં પ્રોસેસ ફ્લો કેવી રીતે જાય છે દરેક ઘટક ના બીજા પણ કેટલાક લક્ષણો કે વિશેષતાઓ છે પણ આપણે તેમાં વધુ વિગતે નહીં જોઈએ પણ અહીં એ જોવાનો પ્રયત્ન કર્યો છે કે કયા વિવિધ ઘટકો છે હવે ઓપન સ્ટેક નો વર્કફ્લો જોઈએ અહીં જુદા જુદા ઘટકો છે જેમકે કમ્પ્યુટ માટે નોવા બ્લોક સ્ટોરેજ માટે સીન્ડર નોવા માં તેની કમ્પ્યુટ નોડ છે અને તેના કેટલાક બીજા પણ ઘટકો છે સિન્ડર ને પણ પોતાના ઘટકો છે ન્યુટ્રોન એ નેટવર્કિંગ નું પાસું છે એટલે ન્યુટ્રોન API શિડયુલર પ્લગ ઇન ક્યૂ વગેરે નેટવર્કિંગ ને સંબંધિત ઘટકો છે આપણી પાસે સીલોમીટર છે જે મુખ્યત્વે મીટરીંગ સર્વિસ કે ટેલીમેટ્રિક ઘટક આપે છે અને કી સ્ટોન આઇડેન્ટિટી સર્વિસ આપે છે યુઝર એ UI નિર્દિષ્ટ VM ના પરિબળો જેવા કે નેમ ફ્લેવર કી વગેરે આપે છે ક્રીએટ બટન માં પ્રમાણભૂત કરવા માટેની માહિતી આપેલી હોય છે હોરાઇઝન ડેશબોર્ડ સર્વિસને આ માહિતી મોકલે છે કીસ્ટોન હોરાઇઝન ને HTTP ના માધ્યમથી એક કામચલાઉ ટોકન મોકલે છે હોરાઇઝન નોવા API ને POST રિક્વેસ્ટ મોકલે છે જેને આપેલ ટોકન વડે સાઈન કરવામાં આવે છે એકવાર આ પ્રમાણભૂત થઈ જાય તે પછી હોરાઈઝન કમ્પ્યુટ સર્વર ને વસ્તુઓ મોકલે છે જ્યાં તેને બીજા કાર્યમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે નોવા API કી સ્ટોન ને API ટોકન ને માન્ય રાખવા માટેની HTTP રિક્વેસ્ટ મોકલે છે જો ટોકન ની આપ લે ની યંત્રણા તરફ જોઈએ તો યુઝર અને કી સ્ટોન વચ્ચે આઇડેન્ટિફિકેશન કે ઓથેન્ટિકેશન થાય છે પછી તે ચોક્કસ ઓથેન્ટિકેશન ટોકન નોવા તરફ જાય છે તે બાદ ગ્લાન્સ અને ન્યુટ્રોન તરફ જાય છે અહીં પ્રોવિઝનિંગ ફ઼લો દર્શાવેલો છે નોવા API એક RPC કાસ્ટ ટુ શિડયુલર બનાવે છે શિડયુલર ક્યૂ માંથી મેસેજ લે છે શિડયુલર સમગ્ર ક્લસ્ટર વિશેની જાણકારી ડેટાબેઝ માંથી મેળવે છે તેને ફિલ્ટર કરે છે અને કમ્પ્યુટ નોડ પસંદ કરે છે શિડયુલર કમ્પ્યુટ ક્યૂમાં ડેટા પ્રકાશિત કરે છે નોવા કમ્પ્યુટ ને નોવા મેસેજ ક્યૂ માંથી મેસેજ મળે છે અને નોવા કમ્પ્યુટ એ નોવા કંડકટરને RPC કોલ કરે છે વગેરે વગેરે તો આ રીતે ઓપન સ્ટેક માં પ્રોવિઝનિંગ થાય છે અને પછી આપણી પાસે છે વ્યક્તિગત ઘટક જેમકે કમ્પ્યુટ ડ્રાઇવર જે વસ્તુઓનો વિસ્તાર છે અહીં આપણે તેની વિગતો માં નહીં જઈએ પણ જે લોકોને રસ હોય તેઓ આ માટેના સ્રોતનો સંદર્ભ લઈ શકે છે આ જ રીતે આપણી પાસે ન્યુટ્રોન આર્કિટેક્ચર છે જે નેટવર્કિંગ આર્કિટેક્ચર છે અને તે પણ તેની અંદર ઘણા ઘટકો ધરાવે છે ઈમેજ સર્વિસ માટે ના ગ્લાન્સ માં ગ્લાન્સ ડેટાબેઝ હોય છે કયા પ્રકારની સર્વિસ છે તે માટેની રજીસ્ટ્રી હોય છે અને પછી ગ્લાન્સ API તથા સ્ટોરેજ એડપટર છે તો આમ ગ્લાન્સ નીચે પણ કેટલાક ઘટકો છે તે જ મુજબ સિન્ડર આર્કિટેક્ચર છે જેને બ્લોક સ્ટોરેજ કહેવાય છે તો સિન્ડર ડેટાબેઝ શિડયુલર API volume અને સિન્ડર માટેની બેકઅપ સર્વિસ તે સિન્ડર ના મુખ્ય ઘટક છે આપણે જોયું તેમ કી સ્ટોન એ આઇડેન્ટિટી પ્રકારની સર્વિસ છે અને તેના વિવિધ ભાગ કે ઘટકો છે જેમકે પોલીસી બેક એન્ડ ટોકન બેક એન્ડ કેટલોગ સર્વિસ આઈડેન્ટી સર્વિસ અસાઈનમેન્ટ બેક એન્ડ અને ક્રેડેન્શીયલ બેક એન્ડ આ બધા કી સ્ટોન આઇડેન્ટિટી સર્વિસની નીચે ના ઘટકો છે જો તમે ઓપન સ્ટેક સ્ટોરેજ કન્સેપ્ટ તરફ જુઓ તો તે બીજા કલાઉડ સ્ટોરેજ ને સમાન છે જેમકે એફીમેરલ સ્ટોરેજ જે VM નો અંત ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે તેનો ઉપયોગ VM ની અંદરથી જ સ્થાનિય ફાઇલ સિસ્ટમ તરીકે થઈ શકે છે આ એફીમેરલ એટલે કે અલ્પજીવી સ્ટોરેજ છે એટલે એકવાર VM નો અંત આવે ત્યારે તે પૂરું થઈ જાય છે તેના અલ્પજીવી હોવાના આ ગુણધર્મને લીધે તેનો પ્રાથમિક ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમ રન કરવા માટે થાય છે જે જરૂરિયાત મુજબ લોડ કરવાની રહે છે આ ઉપરાંત તે સ્ક્રેચ સ્પેસ તરીકે પણ વપરાય છે તેની દેખરેખ નોવા દ્વારા થાય છે હવે જોઈએ બ્લોક સ્ટોરેજ યુઝર જ્યાં સુધી ડિલીટ ન કરે ત્યાં સુધી તે અસ્તિત્વમાં રહે છે તેનો ઉપયોગ VM ની અંદર થી બ્લોક સર્વિસ તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ VM અને ઓપરેટિંગ સિસ્ટમ ને વધારાનો સતત ઉપલબ્ધ એવો સ્ટોરેજ પૂરો પાડવા માટે થાય છે તેની દેખરેખ સિન્ડર દ્વારા થાય છે પછી છે ઓબ્જેક્ટ સ્ટોરેજ જેની સંભાળ સ્વીફ્ટ દ્વારા થાય છે યુઝર જ્યાં સુધી ડીલીટ ન કરે ત્યાં સુધી તે અસ્તિત્વમાં રહે છે તેનો ઉપયોગ કોઈપણ જગ્યાએથી થઈ શકે છે VM ઈમેજીસ સહિતની વિવિધ ફાઇલ્સ ઉમેરવા તથા સ્ટોર કરવા તે વપરાય છે અહીં સમગ્ર ઓપન સ્ટેક નો એક સારાંશ આપ્યો છે યુઝર હોરાઇઝન માં લોગીન કરે છે અને VM બનાવવાની શરૂઆત કરે છે કી સ્ટોન તેને અધિકૃત કરે છે નોવા પ્રોવિઝન ની શરૂઆત કરે છે અને જે તે સ્ટેટને ડેટાબેઝમાં સ્ટોર કરે છે નોવા શિડયુલર યોગ્ય હોસ્ટ શોધે છે ન્યુટ્રોન નેટવર્કિંગના પાસાઓનું રેખાંકન કરે છે સિન્ડર બ્લોક ડિવાઇસ પૂરી પાડે છે ગ્લાન્સ વડે ઈમેજ URI નું લૂક અપ થાય છે સ્વીફ્ટ વડે ઇમેજની પુનઃપ્રાપ્તિ થાય છે અને હાઇપર વાઈઝર VM ને રજુ કરે છે તો આ ઓપન સ્ટેક ઓપન સોર્સ ક્લાઉડ નું વિહંગાવલોકન છે આગળ આપણે આ વિશેનું નિદર્શન જોઈશું આગળ મેં કહ્યું તે મુજબ હું IIT Kharagpur માં કરાયેલા ઓપન સ્ટેકના અમલીકરણનું નિદર્શન આપવાનો પ્રયત્ન કરીશ